આપણે ઈલેકટ્રીકલ એલિમેન્ટમાં ઉપયોગ કરું છું હવે અન્ય કોઈ પણ એલિમેન્ટની જેમ જ પાવર V અને I ની પ્રોડક્ટ છે તે યાદ રાખવું અગત્યનું છે કે આ વોલ્ટેજ સોર્સને પાવર પહોંચાડે છે અથવા બીજા શબ્દોમાં વોલ્ટેજ સોર્સ દ્વારા શોષવામાં આવે છે આ વોલ્ટેજ સોર્સ દ્વારા શોષાયેલ પાવર છે અને તેના વિશે કંઈ ખાસ નહીં પણ પાવરનું ઇન્ટિગ્રલ ભાગ હશે જો તમે આપેલ ઈન્ટરવલને ધ્યાનમાં રાખીને નિરીક્ષણ કરેલી એનર્જી શોધવા માંગો છો તો તમે તે ઈન્ટરવલ ઉપર પાવરને સંકલિત કરો છો હવે મને વોલ્ટેજ સોર્સની I V લાક્ષણિકતાઓ જોશો તો V 0 છે પરંતુ I 0 કરતાં નાનો છે જે હું આ દિશામાં વ્યાખ્યાયિત કરું છું તે નેગેટિવ છે જેનો અર્થ એ છે કે જો તે ચોથા ક્વોડ્રન્ટમાં કાર્યરત હોય તો કરંટ પોઝિટિવ ટર્મિનલમાંથી બહાર નીકળી જશે અને આ સ્થિતિમાં તે પાવર ડીલીવર કરે છે તેથી વોલ્ટેજ સોર્સ કાં તો પાવર શોષી શકે છે અથવા પાવર ડીલીવર કરી શકે છે કારણ કે વોલ્ટેજ સોર્સ પાવર પહોંચાડવાની સંભાવના છે તે એક એક્ટિવ એલિમેન્ટ છે જેનો અર્થ એ છે કે તે પેસિવ નથી તેથી પાવરનું અવલોકન કરવા માટે વોલ્ટેજ સોર્સ ગોઠવી શકાય છે પરંતુ પાવર ડિલીવર કરવા તે પણ ગોઠવી શકાય છે તેથી જ્યારે તે ચોથા ક્વોડ્રન્ટમાં કાર્યરત હોય ત્યારે તે પેસિવ નથી જે થોડા ઉદાહરણો જોઈને આ સ્પષ્ટ થશે ચાલો હું 1 કિલો Ω મૂલ્યના રઝિસ્ટર સાથે જોડાયેલ 5 વોલ્ટ મૂલ્યના વોલ્ટેજ સોર્સને ધ્યાનમાં લઈએ હવે આપણે આ કાળજીપૂર્વક કરીશું આપણે હંમેશા તેને ઔપચારિક રીતે નથી કરતા પરંતુ તમારે કરંટ અને વોલ્ટેજની તે દિશાઓનું ખૂબ ધ્યાન રાખવું પડશે જે તમે ધ્યાનમાં લો છો તેથી હવે હું શું કરીશ હું સમગ્ર વોલ્ટેજ સોર્સ V1 માં વોલ્ટેજને વ્યાખ્યાયિત કરીશ અને હું V1 માટે યોગ્ય પેસિવ સાઇન કન્વેન્શનનો ઉપયોગ કરીશ અને I1 ને આ રીતે વ્યાખ્યાયિત કરીશ તેથી V1 એ સમગ્ર વોલ્ટેજ સોર્સમાં વોલ્ટેજ છે I1 એ વોલ્ટેજ સોર્સ દ્વારા કરંટ છે અને તે સ્પષ્ટ છે કે મેં આ માટે પેસિવ સાઇન કન્વેન્શન પસંદ કર્યું છે હું રઝિસ્ટર માટે તે જ કરીશ ચાલો કહો કે હું આ વોલ્ટેજને VR કહું છું અને VR ની આ ધ્રુવીયતાને જોતાં મારે તે રીતે બનવા માટે IR ની દિશા પસંદ કરવી પડશે જેથી આ રઝિસ્ટર માટે પેસિવ સાઇન કન્વેન્શનને અનુસરે તેથી V1 અને I1 ને વોલ્ટેજ સોર્સ ઉપર એપ્લાય કરાયેલ પેસિવ સાઇન કન્વેન્શન સાથે વ્યાખ્યાયિત કરવામાં આવે છે અને તેવી જ રીતે VR અને IR એ રઝિસ્ટરમાં એપ્લાય કરેલ સમાન વસ્તુ સાથે વ્યાખ્યાયિત કરવામાં આવે છે તેથી જેમ મેં કહ્યું તેમ આપણે હંમેશા આ ઔપચારિક રીતે કરીશું નહીં કારણ કે તમે બધા ઓળખી શકશો કે VR V1 અને IR I1 હશે અને તમે એ પણ જોઈ શકો છો કે રઝિસ્ટર ઉપરના વોલ્ટેજ 5 વોલ્ટ તરીકે અને ઓહ્મ લૉ દ્વારા કરંટ IR એ 5 વોલ્ટ ભાગ્યા 1 કિલો એટલે 5 મિલી એમ્પીયર હશે તેથી જો આ માત્ર સર્કિટ વિશ્લેષણ સમસ્યા માટે હોય તો તમે વ્યાખ્યાયિત કરશો નહીં તેથી ઘણા ચલો છે પરંતુ હું અહીં પાવર અવક્ષેપિત અને ઉત્પન્ન કરવા વિશે એક મુદ્દો બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છું તેથી આપણે શરૂઆતમાં ઔપચારિક રીતે આગળ વધીશું તેથી હવે રઝિસ્ટર દ્વારા શોષાયેલી પાવર શું છે તે VR IR છે જે 5 મિલી એમ્પ્સ × 5 વોલ્ટ છે જે 25 મિલી વોટ છે તો ચાલો હું તેને અહીં VR લખું જે V1 5 વોલ્ટ છે અને IR 5 મિલી એમ્પ્સ છે અને તે પણ I1 બરાબર છે અને વોલ્ટેજ સોર્સ દ્વારા શોષાયેલ પાવર V1 I1 જે 25 મિલી વોટ્સ છે તેથી આનો અર્થ એ થયો કે વોલ્ટેજ સોર્સ દ્વારા શોષાયેલ પાવર નેગેટિવ છે બીજા શબ્દોમાં તે પાવર ડીલીવર કરે છે એટલેકે હું આ ફક્ત 1 સોર્સ અને 1 લોડને જોઈને કહી શક્યો હોત અને એમ કહી શક્યો હોત કે વોલ્ટેજ સોર્સ પાવર ડિલીવર કરે છે પરંતુ જ્યારે તે બહુવિધ એલિમેન્ટ્સ ઉપર આવે છે અને હકીકતને જોતાં વોલ્ટેજ સોર્સ તમામ ડિલિવર થતા પાવરનું નિરીક્ષણ કરી શકે છે ત્યારે વોલ્ટેજ અને કરંટને ખૂબ કાળજીપૂર્વક વ્યાખ્યાયિત કરતી ગણતરી સાથે આગળ વધો તે પછી યોગ્ય રીતે તમે આ ઘણું સરળતાથી કરી શકશો તેથી બીજા શબ્દોમાં કહીએ તો વોલ્ટેજ સોર્સ 25 મિલી વોટ ડિલિવર કરી શકે છે જે રઝિસ્ટર્સમાં જાય છે હવે સામાન્ય રીતે જો તમારી પાસે એક જ વોલ્ટેજ સોર્સ હોય જે પેસિવ હોય તેવા રઝિસ્ટર સાથે સર્કિટ ઉપર એપ્લાય થાય છે તો તે વોલ્ટેજ સોર્સ પાવર ડીલીવર કરશે જો મારી પાસે સિંગલ વોલ્ટેજ સોર્સ છે અને આમાં માત્ર રઝિસ્ટરનો સમાવેશ થાય છે તો ચાલો કહીએ કે આ સર્કિટમાં પાવરનો એકમાત્ર સોર્સ છે અને બીજી તરફ તે પાવર ડિલિવર કરશે જો તમારી પાસે આ ચિત્ર સાથે સુસંગત રહેવા માટે બહુવિધ ઈન્ડિપેન્ડેન્ટ સોર્સો હોય તો હું મધ્યમાં ફક્ત રઝિસ્ટરોથી બનેલી સર્કિટ બતાવીશ અને હું બીજી બાજુ બીજો સોર્સ બતાવીશ તેથી ચાલો કહીએ કે આ V1 છે અને આ V2 છે અને આપણે કહી શકીએ કે મારી પાસે V3 છે અને તેથી આપણી પાસે કરંટ સોર્સો પણ હોઈ શકે છે પરંતુ હાલ માટે હું વોલ્ટેજ સોર્સો ઉપર વિચાર કરીશ હવે અમારી પાસે અનેક સોર્સો છે આ સોર્સો સાથે મળીને સર્કિટને પાવર પહોંચાડશે પરંતુ તેમાંનામાંથી દરેક પાવરનું અવલોકન અથવા વિતરણ કરી શકે છે તેથી શક્ય છે કે V1 પાવર ડિલિવરી કરી રહ્યું છે અને V2 અને V3 બંને પાવરનું નિરીક્ષણ કરી રહ્યાં છે તેથી કેટલાક સોર્સો પાવરનું નિરીક્ષણ કરી શકે છે તેથી આ શક્ય છે તેથી આપણે અગાઉના ઉદાહરણના આ ખૂબ જ સરળ વિસ્તરણનું ઉદાહરણ લઈશું તો ચાલો હું આ રીતે ધ્રુવીયતા સાથે 8 વોલ્ટનો સોર્સ અને ત્રણ વોલ્ટનો સોર્સ અને ફરીથી 1 કિલો Ω રઝિસ્ટરને તેની સાથે જોડાયેલો ગણું છું હવે હું ફરીથી ઔપચારિક રીતે આગળ વધીશ હું તેને V1 કહીશ અને પેસિવ સાઇન કન્વેન્શન માટે મારે આ ટર્મિનલમાં જતો I1 લેવો પડશે જે રીતે V1 એ આ વોલ્ટેજ સોર્સમાંનો વોલ્ટેજ છે આ I1 છે હું ત્રણ વોલ્ટના સોર્સ ઉપર વિચાર કરીશ અને હું પ્રથમ વેરીએબલને મને ગમે તે રીતે વ્યાખ્યાયિત કરી શકું છું તેથી જાણી જોઈને હું આ V2 ની જેમ વ્યાખ્યાયિત કરીશ નોંધ કરો કે V2 એ વોલ્ટેજ સોર્સ વોલ્ટેજની ધ્રુવીયતામાં વિરુદ્ધ છે પરંતુ એકવાર હું V2 પસંદ કરી લઉં ત્યારે તેનાથી કોઈ ફરક પડતો નથી પેસિવ સાઇન કન્વેન્શન માટે મારે I2 ને આની જેમ ધ્યાનમાં લેવું પડશે એવી જ રીતે હું VR અને IR ને ધ્યાનમાં લઈશ તેથી V1 I1 V2 I2 VR I R તેમાંથી દરેકને ૨ વોલ્ટેજ સોર્સો અને પેસિવ સાઇન કન્વેન્શન સાથે રઝિસ્ટર અને સુસંગતતા માટે પસંદ કરવામાં આવ્યા છે હવે આ સર્કિટનું વિશ્લેષણ વાસ્તવિક છે અને તમારામાંના ઘણા તેમના મગજમાં તે સેકન્ડના ભાગમાં કરી શકે છે આ કોમ્બિનેશનમાં વોલ્ટેજ વોલ્ટેજ સોર્સોનું સિરીઝ કોમ્બિનેશન 5 વોલ્ટ છે અને તેથી અમારી પાસે 5 મિલિએમ્પ રઝિસ્ટર ઉપર જાય છે તેથી હવે આપણે આ દરેક કરંટો અને વોલ્ટેજની ગણતરી કરીશું તેથી સૌ પ્રથમ V1 8 વોલ્ટ છે કારણ કે તે વોલ્ટેજ સોર્સના વોલ્ટેજ જેટલો જ છે અને I1 આ રીતે વ્યાખ્યાયિત થયેલ છે પરંતુ સર્કિટમાં 5 મિલીએમ્પ કરંટ ઘડિયાળના કાંટાની દિશામાં વહી રહ્યો છે તેથી I1 જે 5 મિલી એમ્પીયર છે અને તેનું પ્રોડક્ટ V1 I1 જે 8 વોલ્ટ વોલ્ટેજ સોર્સ દ્વારા શોષાયેલી પાવર 40 મિલી વોટ છે અને તેવી જ રીતે બીજા વોલ્ટેજ સોર્સ માટે V2 આ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે જે 3 વોલ્ટ છે કારણ કે મેં V2 ને ધ્રુવીયતામાં આ 1 ની વિરુદ્ધ લીધું છે પરંતુ V2 આ રીતે 3 બને તો પણ વાંધો નથી પછી i2 જે આ રીતે નીચે વહેતો કરંટ છે તે પણ 5 મિલી એમ્પીયર છે તેથી p2 જે p × 5 જે 15 મિલી વોટ્સ છે આ ફરીથી ત્રણ વોલ્ટ સોર્સમાં શોષાયેલ પાવર છે અને છેલ્લે રઝિસ્ટર વોલ્ટેજ VR જે 5 વોલ્ટ છે અને કરંટ IR જે 5 મિલી એમ્પીયર છે તેથી પાવર pr જે 25 મિલ વોટ્સ છે તેથી તેનો અર્થ એ છે કે આ વોલ્ટેજ સોર્સ અને રઝિસ્ટર પાવરને શોષી રહ્યા છે પરંતુ વોલ્ટેજ સોર્સ કાં તો અવલોકન કરી શકે છે અથવા પાવર ડીલીવર કરી શકે છે આ ચોક્કસ કિસ્સામાં 3 વોલ્ટનો સોર્સ પાવર શોષી રહ્યો છે જ્યાં 8 વોલ્ટનો સોર્સ પાવર ડીલીવર કરી શકે છે તેથી તે બતાવવા માટે આ એક ઉદાહરણ છે અને ઈન્ડિપેન્ડેન્ટ વોલ્ટેજ સોર્સ પણ પાવરને શોષી શકે છે તેથી તે સર્કિટના ઓપરેટિંગ બિંદુ ઉપર આધાર રાખે છે બીજી વાત હું ઉલ્લેખ કરવા માંગુ છું કે જો તમે પાવરના સરવાળાને શોષી લો તો પછી થી આપણે વિગતવાર વાત કરીશું તો સર્કિટ p1 p2 pr 0 અથવા આ એક સમાન બિંદુ નથી સર્કિટની પ્રોપર્ટી અને તે કિર્ચોફ કરંટ લૉ કે કિર્ચોફ વોલ્ટેજ લૉ માંથી કોઈ પણ 1 સાબિત કરી શકાય છે તેથી જો તમે સર્કિટના દરેક એલિમેન્ટને લો અને તેમના દ્વારા શોષાયેલી પાવરની ગણતરી કરો જે V અને I ની પ્રોડક્ટ છે તેથી પેસિવ સાઇન કન્વેન્શન અનુસાર તે બધા પાવરોનો સરવાળો 0 હશે તેઓ પાવર ડીલીવર કરતા કેટલાક સોર્સો હશે જ્યાં કેટલાક અન્ય એલિમેન્ટ્સ પાવરને શોષી લેશે પરંતુ નેટ 0 હશે તેથી સારાંશ એ છે કે વોલ્ટેજ સોર્સ કાં તો પાવરને શોષી શકે છે અથવા ડીલીવર કરી શકે છે અને જો તે ચોથા ક્વોડ્રન્ટ અથવા બીજા ક્વોડ્રન્ટમાં કાર્ય કરી રહ્યું હોય તો તે પાવર ડીલીવર કરશે જો તે ત્રીજા ક્વોડ્રન્ટમાં કાર્ય કરે છે તો તે પાવર શોષક હશે એક રઝિસ્ટર જેની લાક્ષણિકતાઓ હંમેશા માત્ર પ્રથમ અને ત્રીજા ક્વોડ્રન્ટમાં હોય છે તે હંમેશા પાવરનું અવલોકન કરશે એટલેકે હું પોઝિટિવ રઝિસ્ટન્સને ધ્યાનમાં લઈ રહ્યો છું જ્યારે તમારી પાસે સંખ્યાબંધ સોર્સો હોય ત્યારે તે ઓછામાં ઓછો 1 સોર્સ પાવર ડિલિવરી કરે છે અને બીજો ક્યાં તો પાવર શોષી શકે છે અથવા ડીલીવર કરી શકે છે જો તમારી પાસે સિંગલ સોર્સ માટે સર્કિટ હોય તો તે સોર્સ પાવર ડિલિવરી કરશે